સર્વિસ માર્કેટિંગ વ્યવહારુ અભિગમના સત્રમાં આપનું સ્વાગત છે મારું નામ ડો બિપ્લબ દત્ત છે અને અહીં મારી સંપર્ક વિગતો છે તેથી એકવાર તમે આ વિડીયો જોઈ લો પછી જો તમારી પાસે કેટલાક પ્રતિસાદ હોય તો કૃપા કરીને મારા ઈ મેલમાં લખો અને હું તમને શક્ય તેટલા ચોક્કસ જવાબ આપીશ છેલ્લા વર્ગમાં આપણે સૂક્ષ્મ પર્યાવરણ ભાગ 1 ને સમજીએ છીએ આ પાઠમાં પાઠ નં અમે સૂક્ષ્મ પર્યાવરણના અન્ય ભાગોને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેમ કે આપડા ગ્રાહકોને સમજો આપડા સ્પર્ધકોને સમજવું અને આપડા સહયોગીઓને સમજવું જ્યારે આપડા ગ્રાહકોને સમજાવાની વાત આવે ત્યારે તે સમજવાની જરુર છે કે સેવાઓ દ્રારા આપડે ગ્રાહકો ની જરૂરીયાત કઈ રીતે પૂરી કરીશું ગ્રાહકોનું જીવન સરળ કે સારું બનાવવા માટે તે કઈ નોકરી કરે છે સર્વિસ ગ્રાહક જીવનમાં શું અર્થ લાવે છે સર્વિસ માં સર્વિસ નો શું અર્થ થાય છે તે મહત્વની ભૂમિકા ભજવે છે કઈ ધાર્મિક વિધિઓ અથવા પરંપરાઓમાં સર્વિસ મહત્વની ભૂમિકા ભજવે છે તે ગ્રાહકોની ઓળખ બનાવવામાં કેવી રીતે મદદ કરે છે સર્વિસ ગ્રાહકોને સામાજિક વિશ્વમાં અન્ય લોકો સાથે કેવી રીતે જોડે છે ગ્રાહકોને તેમની મહત્વપૂર્ણ સામાજિક ભૂમિકાઓ નિભાવવામાં કેવી રીતે મદદ કરે છે સેવા દ્રારા ગ્રાહકોને કેવો અનુભવ થાય છે સર્વિસ ની ખરીદી અને વપરાશ સાથે કઈ લાગણીઓ સંકળાયેલી છે આ એવા કેટલાક પ્રશ્નો છે જેના જવાબો અમને ગ્રાહકોની જરૂરિયાતો વિશે જણાવશે હવે મૂળભૂત માનવ જરૂરિયાતોને સંતોષવા માટે પૂરી પાડવામાં આવતી સર્વિસ કઈ કઈ છે તે આપડે જોઈશું તેથી આપણે પહેલાના પાઠમાં મૂળભૂત માનવ જરૂરિયાતો વિશે વાત કરી છે હવે આપણે વિવિધ પ્રકારની સર્વિસ જોઈશું જે મૂળભૂત માનવ જરૂરિયાતોને સંતોષી શકે છે તેથી પ્રથમ જરૂરિયાત નિર્વાહ છે અને સર્વિસ ના પ્રકારો છે ખાદ્ય સર્વિસ અને પીવાના સ્થળો છૂટક સર્વિસ જાહેરાત જેવી માર્કેટિંગ સર્વિસ વેપાર શો જનસંપર્ક વગેરે અને રોજગાર સર્વિસ તેથી આ કેટલીક સર્વિસ છે જે નિર્વાહની જરૂરિયાતને સંતોષી શકે છે ત્યારબાદ આપણને રક્ષણની જરૂર હોય ત્યારે આપડી પાસે વેરહાઉસિંગ અને સ્ટોરેજ સર્વિસ ફાઇનાન્સ એકાઉન્ટિંગ ટેક્સ તૈયારી બુક કીપીંગ પગારપત્રક અને વીમો તપાસ અને સુરક્ષા સર્વિસ છે સમારકામ અને જાળવણી સર્વિસ વ્યક્તિગત સંભાળ અને વ્યક્તિગત સર્વિસ જેમાં મૃત્યુ સંભાળ સર્વિસ સ્થાવર મિલકત અને આવાસ સર્વિસ ભાડા અને ભાડાપટ્ટો સર્વિસ પાર્કિંગ અને ગેરેજ સર્વિસ ઇમારતો અને નિવાસોની સર્વિસ સહિત કચરો વ્યવસ્થાપન અને ઉપચારાત્મક સર્વિસ આરોગ્ય સંભાળ ડેન્ટલ સહિત આધાર સર્વિસ સામાજિક અને ઘરેલું સહાય શુષ્ક સફાઈ અને લોન્ડ્રી સર્વિસ પેટ કેર અને વેટરનરી સર્વિસ છે કંપનીઓ અને સાહસોનું સંચાલન વહીવટી વ્યવસાય અને સુવિધાઓ સહાયક સર્વિસ અને નાગરિક સર્વિસ તેથી બધી સર્વિસ લોકોને અમુક પ્રકારની સુરક્ષા પૂરી પાડે છે અને મનુષ્યની આ મૂળભૂત જરૂરિયાતને સંતોષવામાં મદદ કરે છે આગળ સ્નેહની જરૂરિયાત છે તેથી ફોટોગ્રાફિક અને ફોટો ફિનિશિંગ સર્વિસ ડેટિંગ લગ્ન અને ભેટ સર્વિસ જેવી સર્વિસ આ લોકોના સ્નેહની જરૂરિયાતને સંતોષે છે મેનેજમેન્ટ પર્યાવરણીય વૈજ્ઞાનિક અને તકનીકી કન્સલ્ટિંગ સર્વિસ અનુવાદ અને અર્થઘટન સર્વિસ અને શિક્ષણ સર્વિસ આ સર્વિસ ને સમજવા માટે મનુષ્યની જરૂરિયાતને સમજવામાં મદદ કરે છે અને ભાગીદારી માટેની મૂળભૂત જરૂરિયાત જેથી મુસાફરો અને માલસામાનની પરિવહન વિવિધ રીતો દ્વારા જેમાં મનોહર અને જોવાલાયક સ્થળોની પરિવહન અને સહાયક પ્રવૃત્તિઓ જેવી કે મુસાફરીની વ્યવસ્થા અને આરક્ષણ વગેરે છે અને ટેલિકમ્યુનિકેશન સર્વિસ આ મનુષ્યને તેમની ભાગીદારીની જરૂરિયાતમાં મદદ કરે છે પછી ફુરસદની જરૂરિયાત તેથી મોશન પિક્ચર્સ અને વિડીયો પ્રદર્શનો રેકોર્ડ ઉત્પાદન અને વિતરણ સંગ્રહાલયો એતિહાસિક સ્થળો મનોરંજન પાર્ક અને આર્કેડ અને પરફોર્મિંગ આર્ટ્સ દર્શક રમતો જુગાર અને અન્ય મનોરંજન સુવિધાઓ આ સેવાઓ લોકોનાફુરસત ના સમયની જરૂરીયાત છે પછી બ્રોડકાસ્ટિંગ સર્વિસ છે જેમ કે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનીક્સ મીડિયા આર્કિટેક્ચર એન્જિનિયરિંગ આંતરીક ડિઝાઇન ઓદ્યોગિક ડિઝાઇન લેન્ડસ્કેપ ડિઝાઇન સર્વેક્ષણ મકાન નિરીક્ષણ મુસદ્દા અને સંકળાયેલ સર્વિસ અને વૈજ્ઞાનિક સંશોધન અને વિકાસ સર્વિસ છે જે મનુષ્ય ની સર્જન શક્તિ ની જરૂરીયાત ને સંતોષવામાં મદદ કરે છે ધાર્મિક સર્વિસ અને સંગઠન સર્વિસ ઓળખ માટે માનવ જરૂરિયાતને સંતોષે છે કાનૂની સર્વિસ અને અનુદાન બનાવવાની સર્વિસ અને આઝાદી માટે માનવ જરૂરિયાતને મદદ કરે છે હવે અમે સર્વિસ ખરીદતી વખતે ગ્રાહકની નિર્ણય લેવાની પ્રક્રિયાનું વિશ્લેષણ કરીએ છીએ તેથી પ્રથમ નિર્ણય લેવાની પ્રક્રિયા સમસ્યાની ઓળખ છે ત્યારબાદ માહિતીની શોધ વિકલ્પોનું મૂલ્યાંકન ખરીદીનો નિર્ણય અને ખરીદી પછીનું મૂલ્યાંકન તેથી હવે અમે ગ્રાહકની નિર્ણય લેવાની પ્રક્રિયામાં આ પાંચ પગલાંઓ વિશે વિગતવાર જોઈએ છીએ તેથી સમસ્યાની માન્યતા ગ્રાહકની જરૂરિયાતો ક્યારે ક્યાં અને કેવી રીતે ઉદ્ભવે છે તે પરિસ્થિતિગત સામાજિક અને માર્કેટિંગ ઉત્તેજના છે જે ગ્રાહકને સમજાવે છે કે તેને સમસ્યા છે અથવા જરૂરિયાત છે જે પૂર્ણ કરવાની છે ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ ને ગરમી લાગે છે અને પછી તેણે છતનો પંખો અથવા એર કૂલર અથવા એર કંડિશનર ખરીદવાનું નક્કી કર્યું તેથી તે એક સમસ્યાને ઓળખે છે અને તે ઉત્પાદન ખરીદવા જાય છે તેવી જ રીતે તે તેના સ્વાસ્થ્ય સાથેની સમસ્યાને ઓળખી શકે છે અને તેને ગમે છે અને તે જવાનું પસંદ કરે છે અને તે આરોગ્ય સર્વિસ મેળવવા માટે ડોક્ટરની મુલાકાત લે છે પછી માહિતી શોધ આવે છે તેથી માહિતીના સ્ત્રોતોને સમજવું કે જે ગ્રાહકો તેમની ગ્રાહક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિકલ્પો શોધવા માટે ઉપયોગ કરે છે આ સ્રોતોમાં ટેલિવિઝન ન્યૂઝ પેપર બિલબોર્ડ્સ સેલિબ્રિટીઝ સેલ્સ પર્સન ફ્રેન્ડ્સ ઇન્ટરનેટ ફેમિલી રિટેલર્સ અને ઓપિનિયન લીડર્સ જેવા મીડિયાનો સમાવેશ થાય છે ચોક્કસ ખરીદી માટે ઉપભોક્તા માટે કયા સામાજિક જૂથોનો સંદર્ભ છે તેથી ચાલો આપણે જોઈએ કે ગ્રાહક તેની સમસ્યાને સમજી ગયો છે જેમ કે ઉદાહરણ તરીકે મનુષ્યને લાગે છે કે તે સ્વસ્થ નથી અને તેના સ્વાસ્થ્યમાં કંઈક ખોટું છે તો તે નજીકની હોસ્પિટલો અથવા આરોગ્ય કેન્દ્રો અથવા ડોકટરોની શોધ કરશે અને તેમાંથી એકની મુલાકાત લેશે ડોકટરો અને તબીબી ધ્યાન મેળવે છે તેથી તે માહિતીની શોધ કરે છે અને તે એક બિંદુ છે જ્યાં માર્કેટર્સ ગ્રાહકોને માહિતી અથવા માહિતીની વિગતો આપી શકે છે જેથી તેઓ તેમની ચોક્કસ સર્વિસ નો ઉપયોગ કરી શકે અને તેનો લાભ મેળવી શકે પછી વિકલ્પોનું મૂલ્યાંકન તર્કસંગત અને અતાર્કિક લક્ષણો અને તેમના સંબંધિત મહત્વને સમજવું કે જે ગ્રાહકો તેમની જરૂરિયાતને સંતોષવા માટે વૈકલ્પિક વિકલ્પોનું મૂલ્યાંકન કરવા માટે ઉપયોગ કરે છે જ્યારે કેટલાક ગ્રાહકો સર્વિસ ની ગુણવત્તાને વધુ મહત્વ આપી શકે છે અન્ય લોકો કિંમતને વધુ મહત્વ આપી શકે છે તેથી ગ્રાહકો એવા વિકલ્પોનું મૂલ્યાંકન કરવા માગે છે જે માહિતીની શોધમાંથી બહાર આવે છે અને તે વિકલ્પોનું મૂલ્યાંકન કરતી વખતે તેમની પાસે ચોક્કસ સર્વિસ ખરીદવા અથવા ચોક્કસ સર્વિસ ખરીદવા માટે મુલાકાત લેવા માટે કેટલાક અંગત નિયમોનો ઉપયોગ કરી શકે છે પછી ખરીદીનો નિર્ણય આવે છે તેથી ગ્રાહક ખરીદી કરવા ક્યાં જાય છે તે સમજવું સર્વિસસ્કેપની અંદર કે બહાર કેવીકે પરિસ્થિતિ જેમકે લાંબી કતારો છે અને જો કોઈ બેઠક વ્યવસ્થા નથી તો તે ગ્રાહક ને નારાજ કરશે અને ગ્રાહક ક્યાંક બીજે થી ખરીદી કરવાની પસંદ કરશે દાખલા તરીકે જો કોઈ ગ્રાહક પોસ્ટ ઓફીસ જાય છે અને ત્યાં જો એર કન્ડીશનીંગ ની સુવિધા નથી તો ગ્રાહક તે છોડીને કુરિયર કંપની ની સેવા પસંદ કરશે કે જ્યાં એરકન્ડિશન્ડ ઓફિસ છે તેથી એમ કહી શકાય કે સારું વાતાવરણ ગ્રાહક ણા ખરીદી નિર્ણય પર અસર કરે છે ગ્રાહકો એવા રેસ્ટોરન્ટની મુલાકાત લેવાનું પસંદ કરે છે અને વધુ પૈસા ચૂકવશે જ્યાં સારું વાતાવરણ હોયહળવું સંગીત હોય ઐર કન્ડીશન હોય જ્યાં આ સેવાઓ નથી ત્યાં તે જાવાનું પસંદ નહિ કરે આ બતાવે છે કે ગ્રાહકો ખરીદીનો નિર્ણય કઈ રીતે લે છે ગ્રાહક વપરાશકર્તાની સર્વિસ નું મૂલ્યાંકન કેવી રીતે કરે છે તે સમજ્યા પછી ખરીદીનું મૂલ્યાંકન કરો આ સર્વિસ નો ઉપયોગ કર્યા પછી તેઓ કેટલા સંતુષ્ટ અથવા અસંતુષ્ટ છે શું ગ્રાહક સર્વિસ નો ઉપયોગ કરે છે અથવા તેને અન્ય વ્યક્તિની તરફેણમાં સ્થાનાંતરિત કરવા માંગે છે તેથી ખરીદી કર્યા પછી ગ્રાહક પાસે ખરીદી પછી વિસંગતતા હશે પછી તે વિચારશે કે એની ખરીદી તે સ્માર્ટ ખરીદી છે કે નહિ બીજા લોકો એ કરેલ ખરીદી સાથે સરખાવશે અને નિર્ણય કરશે કે પોતે જ્યાંથી ખરીદી કરી છે તે બરાબર છે કે પછી એ સેવા તેના કોઈક પાસે થી ખરીદવાની જરૂર હતી પછી અમે અમારા સ્પર્ધકોને સમજવાના મુદ્દા પર આવીએ છીએ માઇકલ પોર્ટર એ 5 પરિબળો આપ્યા છે જે આપડી કંપનીને સમજવામાં મદદ કરે છે આ 5 દળો આંતર કંપનીની દુશ્મનાવટ છે ધારો કે એક કંપની છે NIRULAS જે દિલ્હીમાં ફાસ્ટ ફૂડની સેવા આપે છે ફાસ્ટ ફૂડના વ્યવસાયમાં NIRULAS એક ઉત્તમ સેવા પ્રદાન કરતી કંપની છે પરંતુ પછી મેકડોનાલ્ડ્સે પ્રવેશ કર્યો અને મેકડોનાલ્ડે નિરુલસની ખૂબ જ નજીકની દુકાનો ખરીદી અને નિરુલસના લોકો મેકડોનાલ્ડ્સ તરફ ગયા અને નિરુલાસને આખરે બંધ થવું પડ્યું તેથી આ ઉદ્યોગની અંદર આંતર કંપનીની દુશ્મનાવટ છે અને સર્વિસ પૂરી પાડતી કંપનીએ ઉદ્યોગમાં આ આંતર કંપની હરીફોનો સામનો કરવો પડે છે પછી નવા પ્રવેશકોની ધમકી અવેજી સર્વિસ નો ખતરો છે સપ્લાયર્સની સોદાબાજીની શક્તિ સૌપ્રથમ ખરીદદારોની સોદાબાજીની શક્તિ તેઓ કંપની પાસેથી સોદાબાજી કરશે કે તેઓ સસ્તા ભાવે ઉત્પાદન સર્વિસ ઇચ્છે છે તેઓ કહેશે કે આવીજ સર્વિસ અન્યત્ર સસ્તી ઉપલબ્ધ છે અને તેથી આ કંપનીએ તેમને ઓછી કિંમતે સર્વિસ પૂરી પાડવી જોઈએ પછી સપ્લાયર્સની સોદાબાજીની શક્તિ છે હવે સપ્લાયર્સ સર્વિસ પેઢીને કાચો માલ સપ્લાય કરે છે અને તેઓ આ સર્વિસ પેઢીને કહેશે કે તેઓ પેઢીના પ્રીમિયમ સપ્લાયર્સ છે તેથી તેઓ સર્વિસ માટે વધુ વધારાના ભાવો મેળવવા માંગે છે અને તેઓ પેઢી પર આ રીતે દબાણ કરશે પછી નવા પ્રવેશકર્તાઓ અને અવેજી સર્વિસ નો ખતરો છે તેથી જો પ્રવેશ અવરોધો ઓછા હોય તો વ્યવસાયમાં નવા પ્રવેશ કરનારાઓ ઝડપથી દુકાન ગોઠવશે અને ઓછા વેચાણ સાથે આવક આપનાર સર્વિસ આપનારને અસ્વસ્થ બનાવશે પછી અવેજી સર્વિસ નો ખતરો છે ઉદાહરણ તરીકે જો દેશમાં પોસ્ટલ સર્વિસ એ કંપની છે જેના પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ તો આપણે જોઈએ છીએ કે તેને ઈ મેલ જેવી અવેજી સર્વિસ નો ખતરો છે તેથી ઈ મેલ પોસ્ટ ઓફિસ અથવા કુરિયર કંપનીની ટપાલ સર્વિસ નો વિકલ્પ છે તેથી આ પાંચ અલગ અલગ ધમકીઓ છે જે કંપનીને પાંચ અલગ અલગ પ્રકારના સ્પર્ધકો પાસેથી મળે છે પાંચ દળો જે સ્પર્ધાને આકાર આપે છે ફરીથી આપણે કેટલાક વધુ ઉદાહરણો જોઈએ છીએ તેથી અમે વિચારી શકીએ છીએ કે અમારી કંપનીની સીધી સ્પર્ધા હશે જેમાં આપણે એડજસ્ટ થવું પડશે દાખલા તરીકે જો અમારી કંપની ફાસ્ટ ફૂડના વ્યવસાયમાં છે તો આપણે વિચારી શકીએ કે અમારા સ્પર્ધકો મેકડોનાલ્ડ્સ અથવા પિઝા હટ અથવા કેએફસી છે જો કે માઈકલ પોર્ટરએ 2008 માં લખ્યું હતું કે કોઈપણ કંપની અગાઉની સ્લાઈડમાં દર્શાવ્યા મુજબ પાંચ સ્પર્ધાત્મક દળોનો સામનો કરે છે સીધી સ્પર્ધા સ્થાપિત હરીફો તરફથી આવે છે ગ્રાહકો સ્પર્ધાત્મક બળનો સ્ત્રોત બની શકે છે કારણ કે તેઓ ઉપલબ્ધ શ્રેષ્ઠ સોદા માટે શોધ કરે છે અને ખરીદી કરે છે અને ભાવ ઘટાડે છે અમે અમારા સપ્લાયર્સ દ્વારા પૂરી પાડવામાં આવેલ કાચા માલ વગર સર્વિસ આપી શકતા નથી સાધનો અને સામગ્રીના ભાવ વધારવા માટે સપ્લાયર્સ પૂરતી શક્તિનો ઉપયોગ કરી શકે છે આપણું શ્રમ બળ મેન્યુઅલ શ્રમનું સપ્લાયર જે સર્વિસ ઉદ્યોગમાં ખૂબ મહત્વનું છે સંઘીકૃત હોઈ શકે છે અને સમયાંતરે ઉચ્ચ વેતન માટે વાટાઘાટો કરી શકે છે ફાસ્ટ ફૂડ ઉદ્યોગમાં નવો વ્યવસાય શરૂ કરવો સરળ હોઈ શકે છે તેથી અમે નવા પ્રવેશકર્તાઓ પાસેથી સ્પર્ધા સરળતાથી મેળવી શકીએ છીએ છેલ્લે આપણને અવેજી સર્વિસ તરફથી સ્પર્ધા મળે છે દાખલા તરીકે ફાસ્ટ ફૂડ વ્યવસાય માટે એક પ્રચંડ સ્પર્ધા ઘરેલું ભોજન છે તેથી આ દ્રષ્ટિ નકશો છે જે વિશ્વમાં એરલાઇન સર્વિસ ની સ્થિતિ દર્શાવે છે હવે અહીં શું થઈ રહ્યું છે તે એ છે કે આપણે આંકડાકીય રીતે ચોક્કસ એરલાઈન સર્વિસ ના લક્ષણોમાંથી એક સમજશક્તિનો નકશો દોરીએ છીએ અને અમે અહીં જોઈ શકીએ છીએ કે ચાર મહત્વના કોઓર્ડિનેટ્સ છે જે સમયસર આગમન ફ્લાઇટમાં સર્વિસ ભાવ અને શહેરો સાથે જોડાયેલા છે અહીં ઈન્ડિગો સમયસર આવવા માટે પ્રખ્યાત છે જેટ એરવેઝ માં ઇન ફ્લાઇટ સેવા સારી હોય છે એર ઇન્ડિયામાં ભાવમાં ઘણો તફાવત જોવા મળે છે ક્યાંક વધુ તોહ ક્યાંક ઓછો અને અમુક ફ્લાઈટ ઘણા બધા શહેરો સાથે કનેક્ટેડ હોય છે તેથી એરલાઇન્સ એ હબ અને સ્પોક મોડેલને અનુસરવાને બદલે ડેસ્ટિનેશન ટુ ડેસ્ટિનેશન પ્રકારની સર્વિસ અનુસરી શકે છે તેથી આ રીતે એરલાઇન્સને ગ્રહણશીલ નકશા પર સ્થિત કરી શકાય છે પછી અમે અમારા સહયોગીઓને સમજવા આવીએ છીએ તેથી અમારા બિઝનેસ સહયોગીઓમાં અમારા સપ્લાયર્સ ફ્રેન્ચાઇઝીસ ડિસ્ટ્રીબ્યુટર્સ પ્રમોટર્સ એડવર્ટાઇઝર્સ કી ઇન્ફ્લુઅન્સર્સ મીડિયા ફાઇનાન્સિયલ પાર્ટનર્સ અને અન્ય લોકોનો સમાવેશ થાય છે જે અમારા બિઝનેસને પૂરક બનાવે છે દાખલા તરીકે આપણે તાલીમ સર્વિસ પૂરી પાડીએ તો પ્લેસમેન્ટ સર્વિસ પૂરી પાડવી એ અમારા પૂરક બની શકે છે જે કંપનીઓને તેમના કૌશલ્યની જરૂર હોય તેવા પ્લેસમેન્ટ માટે સહભાગીઓ વિકસાવવા માટે બંને કંપનીઓ એકબીજા પાસેથી શીખે છે આપણે સમજવું જોઈએ કે દરેક સહયોગીને અમારી સાથેના સંબંધોથી કેવી રીતે ફાયદો થાય છે અને બદલામાં આપણે તેમની પાસેથી શું અપેક્ષા રાખી શકીએ છીએ તેથી અહીં અગાઉના 2 પાઠ માટે સંદર્ભો છે જે તમે વાંચી શકો છો અને તમે તેમને ઇન્ટરનેટ પર પણ અનુસરી શકો છો આ વિડીયો જોવા બદલ આભાર તમારો દિવસ સારો રહે